નમસ્તે વ્યવહારિક અભિગમ સાથે સેવાઓ માર્કેટિંગના પાઠને આપણે ચાલુ રાખીએ પાઠ નંબર 27 માં આપણે ભૌતિક ગોઠવણ ની ડિઝાઇન પર ચર્ચા કરીશું સેવા ગુણવત્તામાં ભૌતિક ગોઠવણ શું છે ભૌતિક વાતાવરણની ભૂમિકા શું છે ભૌતિક વાતાવરણ અને ગ્રાહક સેવા વચ્ચેનો સંબંધ શું છે ભૌતિક સુવિધાઓની ડીઝાઇન અને જાળવણી કેવી રીતે કરવી આ બધા જ પ્રશ્નોના જવાબ પર આપણે આ વર્ગમાં ચર્ચા કરીશું સેવા ગુણવત્તા અને ભૌતિક ગોઠવણ શું છે સર્વિસ સ્કેપ તેમાં સેવા કંપનીની બાહ્ય ડિઝાઇન જેવી કે સાઇનબોર્ડ પાર્કિંગ લેન્ડસ્કેપ આસપાસનું વાતાવરણ અને સેવા કંપનીની આંતરિક ડિઝાઇન જેવી કે સાધનો લેઆઉટ વાતાવરણનું તાપમાન તથા હવાની ગુણવત્તા જેવાં પરિબળોનો સમાવેશ થાય છે બીજા ભૌતિક પરિબળોમાં વ્યવસાયના કાર્ડસ્સ્ટેશનરી બિલિંગ સ્ટેટમેન્ટ રિપોર્ટ્સ કર્મચારી નો પહેરવેશ તેમનો ગણવેશ બ્રોશર વેબસાઇટ તથા અન્ય વર્ચ્યુઅલ સર્વિસ સ્કેપનો સમાવેશ થાય છે સેવા ગુણવત્તામાં ભૌતિક વાતાવરણ સુવિધા આપનાર ગ્રાહકો વચ્ચે સામાજીકરણ કરાવનાર તથા બીજી સેવા કંપનીઓથી અલગ જુદા પાડવાની ભૂમિકા ભજવે છે ભૌતિક પરિબળોનો ઉપયોગ કરવાથી ગ્રાહકો અને કર્મચારીઓ પર ભૌતિક વાતાવરણ અસર પાડે છે તે અનેક પ્રકારની ભૂમિકાઓ ભજવી શકે છે જેની ચર્ચા નીચેના વિભાગમાં કરવામાં આવી છે પેકેજ વસ્તુ વિતરણમાં જેવી રીતે પેકેજીંગ ભાગ ભજવે છે તેવી જ રીતે ભૌતિક વાતાવરણ સેવા વિતરણમાં પેકેજીંગની ભૂમિકા ભજવે છે ભૌતિક વાતાવરણ સેવા લાક્ષણિકતાઓની માહિતી ગ્રાહકો સુધી પહોંચાડીને સેવાનો પેકેજીંગ કરે છે સ્વચ્છ અને સલામત સર્વિસ સ્કેપ શ્રેષ્ઠ સેવા ગુણવત્તાની તસવીર ગ્રાહકોને બતાવે છે તથા સેવા સાથે સંકળાયેલ હોવાનો ગર્વનો અનુભવ પણ કરાવે છે તેથી ભૌતિક વાતાવરણ ગ્રાહકોને સેવાના ઉપયોગથી થતા લાભ વિશેની માહિતી આપે છે બીજું છે સુવિધા આપનાર અવરોધમુક્ત સર્વિસ સ્કેપની ગોઠવણી કર્મચારીઓની કામગીરી અને ગ્રાહકોના સંતોષમાં વધારો કરે છે ભૌતિક પરિબળો જેવા કે બેસવાની જગ્યામાં આરામદાયક ખુશીઓ ગ્રાહકોની જરૂરિયાત પૂરી કરે છે તથા ગ્રાહકોના મનમાં સેવાના ગુણવત્તાની સમજ વધારે છે હવે છે ગ્રાહકો વચ્ચે થતું સામાજીકરણ સર્વિસ સ્કેપના લીધે ગ્રાહકો અને કર્મચારીઓ એકબીજા સાથે વાર્તાલાપ કરે છે વાર્તાલાપ એ સેવા વિતરણનું એક અગત્યનું પાસું છે કારણકે મુખ્યત્વે સેવાઓ સત્યની ક્ષણો દરમિયાન વાર્તાલાપ દ્વારા વિતરિત કરવામાં આવે છે એ ગ્રાહકોના મૂડ મનોભાવને પણ અસર કરે છે દાખલા તરીકે મનોરંજન સેવાઓ માટે ઉત્સાહિત મૂડ ઓફિસમાં વ્યવસાયિક અને શાંત મૂડ તથા આરોગ્ય સેવામાં શાંત અને હકારાત્મક મૂડની જરૂરિયાત હોય છે ત્યારબાદ છે વિભેદક એટલે કે તફાવત કરાવનાર ભૌતિક વાતાવરણ તથા ગોઠવણ સેવા કંપનીને એકબીજાથી અલગ તારવે છે ભૌતિક વાતાવરણના લીધે સેવા કંપની ચોક્કસ જૂથને ધ્યાનમાં રાખીને તેમની રુચિ તથા પસંદગી અનુસાર સેવા ડિઝાઇન નું નિર્માણ કરે છે જે કરવાથી ગ્રાહકો સેવા ખરીદી માટે ઉચ્ચ કિંમત ચૂકવવા તૈયાર હોય છે અથવા ઉદાહરણ તરીકે સમાન પ્રકારની સેવાઓમાં ઉચ્ચ કિંમત અને ઉચ્ચ ગુણવત્તાવાળી સેવાઓની ભૌતિક ગોઠવણ અને ભૌતિક વાતાવરણ નીચા ભાવ અને ઓછી ગુણવત્તા વાળી સેવાઓના ભૌતિક વાતાવરણ અને ભૌતિક ગોઠવણ કરતા અલગ હોય છે ભૌતિક ગોઠવણ તથા સેવા ગ્રાહક વચ્ચેનો સંબંધ પ્રોફેસર મેરી બિટનરે 1992માં સેવા સંસ્થાઓમાં પર્યાવરણ વપરાશકર્તા સંબંધોને સમજવા માટે એક માળખું રજૂ કર્યું હતું આ માળખું નીચે પ્રમાણે છે સેવા કંપની પાસે ભૌતિક ગોઠવણ સર્વગ્રાહી ગોઠવણ આંતરિક પ્રતિભાવો તથા ગ્રાહકોના પ્રતિસાદો છે વાતાવરણમાં આસપાસની પરિસ્થિતિઓ જેવીકે તાપમાન હવાની ગુણવત્તા અવાજ સંગીત સુગંધ જેવા વિવિધ પરિબળોનો સમાવેશ થાય છે સેવાકાર્યની જગ્યામાં સાધનો ફર્નિચર ચિન્હો કલાકૃતિઓ વ્યક્તિગત કલાકૃતિઓ તથા અન્ય પ્રકારના સજાવટના સાધનોનો સમાવેશ થાય છે આ પ્રકારની સર્વગ્રાહી વાતાવરણને અનુભવાયેલ સર્વિસ સ્કેપ કહે છે સર્વિસ સ્કેપ એ ગ્રાહકો દ્વારા અનુભવવામાં આવેલી બાબત છે ત્યારબાદ આવે છે આંતરીક પ્રતિભાવો જેમાં જ્ઞાનાત્મક ભાવાત્મક તથા મનોવૈજ્ઞાનિક પરિબળોનો સમાવેશ થાય છે જ્ઞાનાત્મક એટલે માન્યતાઓ વર્ગીકરણ સાંકેતિક અર્થ ભાવાત્મક એટલે માનસિક વલણ અને મૂડ શારીરિક પરિબળોમાં પીડા આરામ હલનચલન તથા શારીરિક તંદુરસ્તીનો સમાવેશ થાય છે ગ્રાહકો અને કર્મચારીઓના પ્રતિભાવોમાં તફાવત હોય છે ગ્રાહકોને પ્રતિભાવોમાં માન્યતા વર્ગીકરણ પ્રતીકાત્મક અર્થ મૂડ વલણ પીડા આરામ હલનચલન તથા શારીરિક યોગ્યતાનો સમાવેશ થાય છે જ્યારે કર્મચારીઓના પ્રતિભાવોમાં કર્મચારીની વર્તણૂકનો સમાવેશ થાય છે કર્મચારીની વર્તણૂકના અનેકવિધ પરિબળો છે જેવાકે ભાવનાત્મક જોડાણ સંશોધન લાંબા સમય સુધીની પ્રતિબદ્ધતા જરૂરિયાતોની પ્રાપ્તિ પૈસા ખર્ચવા તથા સેવાની પુનઃ ખરીદી કરવી ગ્રાહકો અને કર્મચારીઓ વચ્ચે એક સામાજિક વાર્તાલાપ થાય છે અહીં આકૃતિમાં એક માળખું દર્શાવવામાં આવેલ છે તેમાં ભૌતિક ગોઠવણ ગ્રાહકોના ગોઠવણ અંગેના પ્રતિભાવો તથા ગ્રાહકો અને કર્મચારીઓની વર્તણૂક જેવા પરિબળો દર્શાવેલા છે સેવા વ્યવસાયનો ઉદ્દેશ ગ્રાહકોને આકર્ષવાનો તથા સેવા અનુભવને આનંદિત કરવાની સાથે સાથે ગ્રાહકોની જરૂરિયાતને સંતોષવાની ખાતરી આપવાનો છે જો ગ્રાહકોને એવું લાગે કે તેમને સેવા કંપની તરફથી ચોખ્ખો નફો મળે છે તો ગ્રાહકો સેવા ખરીદી માટે નાણાં ખર્ચવા તૈયાર થતાં હોય છે જો ગ્રાહકો સેવાથી સંતુષ્ટ હોય તો તેઓ સેવાઓની પુનઃ ખરીદી કરશે અને ખરીદી અંગેના તેમના પ્રતિભાવો અને અનુભવો અન્ય લોકોની સાથે વહેંચશે સેવા વ્યવસાયમાં સેવા કર્મચારી મુખ્યત્વે ગ્રાહકની સેવા કરે છે સર્વિસ સ્કેપ આરામદાયક હોય તે જરૂરી છે જેથી કરીને સેવા કર્મચારી તેની ફરજ પૂરી ન કરે ત્યાં સુધી ગ્રાહકો સેવા પ્રવૃત્તિ સાથે સંકળાયેલા રહે ઉપરાંત સેવા પ્રણાલીમાં નવીનતા લાવવાથી ગ્રાહકો લાંબા સમય સુધી સેવા કંપની સાથે સંકળાયેલા રહીને તેમને લાંબા ગાળાના લાભ પુરા પાડે છે હવે આપણે એ વાત પણ ખૂબ સારી રીતે જાણીએ છીએ કે મુખ્યત્વે સેવા એ ગ્રાહક અને કર્મચારીઓ વચ્ચે થતા વાર્તાલાપ દ્વારા વિતરિત કરવામાં આવે છે ગ્રાહકો અને કર્મચારીઓ વચ્ચે ઇચ્છનીય વર્તણૂકને અસરકારક તથા કાર્યદક્ષ બનાવવા માટે ભૌતિક વાતાવરણમાંથી યોગ્ય સંકેતો મેળવવા જરૂરી છે યોગ્ય સંકેતો દ્વારા ગ્રાહકો અને કર્મચારીઓ વચ્ચે યોગ્ય આંતરિક પ્રતિભાવો મેળવી શકાય છે પ્રતિભાવોનુ વર્ગીકરણ ત્રણ પ્રકારે કરવામાં આવે છે જ્ઞાનાત્મક ભાવાત્મક અને શારીરિક યોગ્ય વાતાવરણ ઇચ્છનીય સંકેતો આપે છે ઉદાહરણ તરીકે સ્વચ્છ અને સંગઠિત સેવા કાર્યાલય ગ્રાહકો અને કર્મચારીઓને કાર્યક્ષમતાનો અનુભવ કરાવે છે ઉચ્ચ ગુણવત્તાવાળા કાર્યકારી સાધનો ગ્રાહકોને એ વાતની ખાત્રી આપે છે કે તેમની સમસ્યાઓનું સંતોષકારક સમાધાન આપવામાં આવશે તેવી જ રીતે કાર્યક્ષમ કાર્યકારી સાધનોની ઉપલબ્ધતાના લીધે સેવા કર્મચારીને સારી સેવા પૂરી પાડવાની તક મળે છે ભૌતિક ગોઠવણ જેવી કે ખુરશીઓની ગોઠવણી તથા ડિઝાઇન એ સેવા સ્થાનને એક સાંકેતિક અર્થ આપે છે ઉપરાંત આ પ્રકારની ગોઠવણ ગ્રાહકોનું વર્ગીકરણ કરીને તેમને સેવા પૂરી પાડવાની જાણકારી આપે છે સેવાની ભૌતિક ગોઠવણના આ જ્ઞાનાત્મક પરિબળો છે લાઇટિંગ સંગીતના સાધનો હવાની સુગંધ તાપમાન વગેરે જેવા પરિબળો સર્વિસસ્કેપનું વાતાવરણ બનાવે છે તેમાં ચમકતી વસ્તુઓ અને સાધનો તેને વધારે ઝળહળતું બનાવે છે આ પ્રકારનું વાતાવરણ સેવા કર્મચારી તથા ગ્રાહકોને હકારાત્મક મૂડ તથા વલણ પ્રદાન કરે છે બીજીબાજુ નબળી રીતે પ્રકાશિત તથા ભીનાશવાળુ વાતાવરણ ધરાવતું સર્વિસસ્કેપ ગ્રાહકોને નકારાત્મક ભાવના પ્રદાન કરે છે આ રીતે જ્ઞાનાત્મક તથા ભાવનાત્મક પ્રતિસાદો પીડા તથા આરામ જેવા શારીરિક પ્રતિભાવોને જન્મ આપે છે સેવાઓની ભૌતિક ગોઠવણ દ્વારા સેવા કર્મચારીઓને કાર્ય કરવાની તથા આરામ કરવાની દિશા પ્રાપ્ત થાય છે એકંદરે ગ્રાહકો તથા કર્મચારીઓને સેવા ગોઠવણ યોગ્ય અને આરામદાયક લાગે છે આ પ્રતિભાવો કર્મચારીઓને સરળ પ્રકારે ગ્રાહકોને સેવા પ્રદાન કરવાની તક આપે છે જેનાથી ગ્રાહકોને સંતુષ્ટિ મળે તેવી જ રીતે ગ્રાહકો સેવા સુવિધામાં સેવા કર્મચારી સાથે વાટાઘાટો કરી શકે તથા સક્ષમ અને યોગ્ય વાતાવરણમાં પોતાની જરૂરિયાતો પૂર્ણ કરી શકે હવે એ સ્પષ્ટ છે કે જો યોગ્ય ભૌતિક ગોઠવણ એ સેવાના ખ્યાલ તથા સેવાની બ્રાન્ડ ઇમેજ સાથે સુસંગત હોય તો ગ્રાહકો તથા સેવા કર્મચારી તરફથી હકારાત્મક પ્રતિસાદ લાગણીમય તથા તાર્કિક પ્રતિભાવો મળે છે આ રીતે સેવાનું ઉત્પાદન તથા વપરાશ સક્ષમ બને છે જેના દ્વારા ગ્રાહકો અને સેવા કંપનીના લક્ષ્યોની પૂર્તિ થાય છે ભૌતિક સુવિધાઓની ડિઝાઇન તથા જાળવણી હવે આપણે એ સમજી ચૂક્યા છીએ કે ભૌતિક ગોઠવણી એ સેવા પ્રદાનનું એક મહત્વપૂર્ણ પાસું છે જેને અવગણી શકાય નહીં તેથી જ ભૌતિક ગોઠવણમાં વિવિધ કલાકૃતિઓ આંતરિક ડિઝાઇન તથા માલસામાનની પસંદગી અને ગોઠવણ સેવાના ખ્યાલ તથા મૂલ્ય પ્રમાણે કરવી જોઈએ આમ કરવાથી સેવાનું પ્રમાણ કાર્ય પરિણામ તથા ગ્રાહકોના સેવાના અનુભવને અસરકારક બનાવી શકાય છે પરંતુ તેમાં સૌથી મહત્વનું પાસું છે ગ્રાહકોની પસંદગી સેવાની ભૌતિક ગોઠવણ પસંદગી અનુસાર હોવી જોઈએ ઉપરાંત સેવા કંપનીએ ગ્રાહકોને આ જૂથ દ્વારા અપેક્ષિત સામાન્ય સુવિધા કરતા વધારે સુવિધા આપવી જોઈએ તમે એ નોંધ્યું હશે કે જેટ એરવેઝની ભૌતિક ગોઠવણમાં બ્લુ વાદળી કલરના પરિબળોનો મહત્તમ ઉપયોગ થયો છે જ્યારે કિંગફિશર એરલાઇન્સ માં લાલ કલરના ભૌતિક પરિબળોની ગોઠવણ જોવા મળે છે આ પરિબળો સેવા કંપનીના લોગો તથા મથાળા સાથે સુસંગત હોય છે તથા તે સેવા મૂલ્યો અને કંપની દ્વારા થતા વચનપાલનના ગ્રાહકોના અનુભવો દર્શાવે છે સેવાની ભૌતિક ગોઠવણમાં આશ્ચર્ય આનંદ રુચિ તથા મોહ જેવા વિવિધ પરિબળોનો સમાવેશ થાય છે જે ગ્રાહકોને અપેક્ષાથી થોડું વધારે હોય છે જેથી ગ્રાહકોની ખુશી મળે છે ભૌતિક ગોઠવણના પરિબળો ખાસ કરીને સર્વિસસ્કેપ ખૂબ જ ખર્ચાળ હોય છે તથા આ પ્રકારના ખર્ચ સેવા કંપની વારેવારે કરી શકતી નથી તેથી જ સેવા કંપનીએ પ્રથમ વખત જ સેવાની ગોઠવણ યોગ્ય રીતે કરવી જોઈએ ભૌતિક વાતાવરણના દરેક ઘટકો કર્મચારીઓ ગ્રાહકો અને મુલાકાતીઓને અસર કરે છે અને સેવા બ્લુ પ્રિન્ટમાં આ ઘટકો ઓળખવા ખૂબ જ આવશ્યક છે સેવા સુવિધાની વૈકલ્પિક ડિઝાઇનને ઓળખી અને કાળજી પૂર્વક અમલ કરવો ખૂબ જ આવશ્યક છે સેવા ડિઝાઈનની પસંદગી કરતી વખતે ગ્રાહક પ્રતિનિધિ સેવા કર્મચારીઓ સેવા સંચાલકો સ્ટોકહોલ્ડરો સહયોગીઓ તથા મુલાકાતીઓનો અભિપ્રાય લેવા જોઈએ ઉપરાંત બધાની સર્વસંમતિ પ્રાપ્ત કર્યા બાદ જ સેવા ડિઝાઈનની પસંદગી કરવી જોઈએ આ પ્રક્રિયા સેવા કંપની અને તેમના સહયોગીઓને સેવા સુવિધામાં પૈસા અને સમયનું રોકાણ કરવાનું માર્ગદર્શન આપશે તેમજ સેવામાં સહભાગી થવાની સંતુષ્ટિ પણ આપશે સર્વિસસ્કેપની નાનામાં નાની વિગતોને લગતા નિર્ણયોમાં શક્ય હોય તેટલા ઉપરોક્ત દર્શાવેલા લોકોને સામેલ કરવા જોઇએ જેથી કરીને સેવામાં વારંવાર ફેરફાર કરવાની ક્રિયાથી બચી શકાય અને ગ્રાહકોને શ્રેષ્ઠ સેવા આપી શકાય એકવાર સેવા કાર્યરત થઈ જાય પછી સુવિધાની જાળવણીમાં પણ ધ્યાન આપવું જોઈએ જેથી કરીને કોઇપણ સમસ્યા વિના સેવાને અવિરત પણે કાર્યરત રાખી શકાય સેવા પ્રણાલીમાં રહેલા બિનઉપયોગી બિનકાર્યરત અને ક્ષતિગ્રસ્ત વસ્તુઓને વિલંબ કર્યા વિના દૂર કરવી જોઈએ અને નવા સાધનો તાત્કાલિક ધોરણે ઉપયોગમાં લેવા જોઈએ સેવા કંપનીએ એ વાત ધ્યાનમાં રાખવી પડશે કે સેવા સુવિધાના મુલાકાતીઓ સેવા પ્રણાલીના ભૌતિક પુરાવા સાથે ખૂબ જ ઝડપથી તાલમેલ સાધી લે સેવા સુવિધામાં ગ્રાહકોનો રસ જળવાઈ રહે તે માટે સેવા કંપનીએ સેવા સુવિધામાં નવિનીકરણ કરતા રહેવું જોઈએ સર્વિસસ્કેપના આધુનિકરણ અને નવીનીકરણ દ્વારા સેવા કંપની ગ્રાહકોને અપેક્ષા કરતાં વધારે સારી સેવા પૂરી પાડે છે ગ્રાહકો તેમની અપેક્ષા પ્રમાણે સુચના આપે છે પરંતુ તેનું અમલીકરણ એ સેવા કંપની માટે પડકારજનક છે આ પ્રકારે ગ્રાહકો સેવા સંસ્થામાં વધુ રસ દાખવી તેની સેવા પ્રણાલીનું સમર્થન કરે છે સર્વિસસ્કેપના રસપ્રદ પરિબળો ગ્રાહકોને આકર્ષણનો વિષય બની શકે છે ગ્રાહકો જાણતાં અથવા અજાણતાં સેવા કંપની દ્વારા અપાતી સેવા સુવિધાઓની બીજા લોકો સાથે ચર્ચા કરી સેવા કંપનીનો પ્રચાર કરે છે આ પાઠ સાંભળવા બદલ આભાર મને આશા છે કે આ પાઠ દ્વારા તમને જાણકારી મળી હશે